હવે પછી આપણે બીજા એડવાંસ્ડ માઇક્રોકન્ટ્રોલર પર ધ્યાન આપીશું જે ARM માઇક્રોકન્ટ્રોલર તરીકે ઓળખાય છે અને તે ખૂબ જ પોપ્યુલર છે કારણ કે તમે આજે ઘણા બધા ઉપકરણો માં તેને જોઈ શકો છો જેવાકે ઘણા મોબાઇલ ફોન કેમેરા અને ખાસ કરીને પાવર આપણાં માટે કન્સર્ન ધરાવે છે આપણે લો પાવર ઓપરેશન માટે જવા માંગીએ છીએ તે જ સમયે આપણે ઓપરેશનની ખૂબ જ ઊંચી ઝડપ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે કિસ્સાઓમાં આ ARM પ્રોસેસર ખૂબ લોકપ્રિય બની ગયા છે અને આપણે જોઈશું કે તેમાં ઘણા ઈંટરેસ્ટિંગ ફીચર્સ છે જે આ પ્રોસેસરની ડિઝાઇનને તે અર્થમાં ખૂબ જ યુનિક બનાવે છે અને આપણે તેનો ઉપયોગ આપણી જરૂરિયાત મુજબ કરી શકીએ છીએ 8051 અથવા 8085 અથવા અન્ય પ્રોસેસર્સ કે જેની ચર્ચા આપણે કરી છે જ્યાં આ સમગ્ર ચિપ નો હંમેશા ARMના કિસ્સામાં ઉપયોગ કરવો પડે છે આપણે શોધીશું કે તેના ઘણા રસ્તાઓ છે જેમ કે જો તમને ડિવાઇસ ના ચોક્કસ પોર્શનની જરૂર નથી તો તમે તે પોર્શન ને ટર્ન ઓફ કરી શકો છો તમારી ચિપ માં તમે તે પોર્શન ને સમાવી શકતા નથી અને તમારી પાસે એવી ચિપ હોઈ શકે છે જે ફક્ત તમારી જરૂરિયાતોને પૂરી કરે છે પરંતુ હજુ પણ ARM ની ફિલોસોફી ને અનુસરે છે આપણે આ માઇક્રોકન્ટ્રોલર ની તપાસ કરીશું આ ARM માઇક્રોકન્ટ્રોલર 32 બીટ RISC આર્કિટેક્ચર છે RISC આર્કિટેક્ચરનો અર્થ એ છે કે રિડ્યુસ્ડ ઇન્સટ્રકશન સેટ કમ્પ્યુટર્સ તે 32 બીટ પ્રોસેસર છે આ પહેલેથી જ સમજી શકાય છે 8051 અથવા 8085 કે જે 8 બીટ પ્રોસેસર છે કે તેનાથી અલગ જો તમે આ 32 બીટ પ્રોસેસરો પર નજર નાખો તો 32 બીટ પ્રોસેસરનો અર્થ છે ઇન્ટરનલ ડેટા કે જેના પર તે કાર્ય કરે છે તે 32 બીટ છે હવે આપણી પાસે આ પ્રોસેસર્સ છે જો તમે તેને ક્લાસીફાય કરો તો ત્યાં તેના બે મેજર ક્લાસ છે તેથી આપણી પાસે જે બેઝીક ઈન્સ્ટ્રકશન સેટ છે તેના આધારે એકને CISC પ્રોસેસર અથવા કોમ્પ્લેક્સ ઈન્સ્ટ્રકશન સેટ કોમ્પ્યુટર કહેવામાં આવે છે અને બીજાને RISC પ્રોસેસર અથવા રિડ્યુસ્ડ ઇન્સટ્રકશન સેટ કોમ્પ્યુટર કહેવાય છે તેથી આ કોમ્પ્લેક્સ ઈન્સ્ટ્રકશન સેટ કોમ્પ્યુટર છે અને આ એક RISC છે આ રિડ્યુસ્ડ ઇન્સટ્રકશન સેટ કોમ્પ્યુટર માટે વલણ ધરાવે છે બંને વચ્ચે મેજર ડીફરન્સ શું છે પોઈન્ટ એ છે કે પ્રોસેસર ડિઝાઇનર તરીકે તમે નવા પ્રોસેસર ડિઝાઇન કરી શકો છો આપણે એડ્વાન્સ પ્રોસેસર ડિઝાઇન કરી શકીએ છીએ તમે તે પ્રોસેસરમાં તમારી પાસે જે ઈન્સ્ટ્રકશન છે તેના વિશે તમે વિચારી શકો છો અને તે ઈન્સ્ટ્રકશન નેચર રૂપે ખૂબ કોમ્પ્લેક્સ હોઈ શકે છે પરંતુ આ પ્રોસેસરનો ક્યાં ઉપયોગ કરવામાં આવશે જ્યારે તમે કોઈ હાઈ લેવલ લેન્ગવેજ માં પ્રોગ્રામ લખ્યો હોય ત્યારે આ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે ધારો કે મેં C લેન્ગવેજમાં પ્રોગ્રામ લખ્યો છે હું તેનું ટ્રાન્સલેશન કરી રહ્યો છું અને તે ટ્રાન્સલેશન મશીન કોડ તરફ દોરી જાય છે અને આ મશીન કોડમાં મને પ્રોસેસરમાં આપવામાં આવેલી ઈન્સ્ટ્રકશન મળી છે તો આ ટ્રાન્સલેશન કોણ કરી રહ્યું છે આ ટ્રાન્સલેશન કમ્પાઇલર્સ નામના ટૂલ દ્વારા કરવામાં આવે છે હવે આ કમ્પાઈલર ડેવલપમેંટ પ્રોસેસ અમુક અર્થમાં છે તમે આ હાઈ લેવલ લેન્ગવેજ પ્રોગ્રામમાં તમારી પાસેની દરેક ઈન્સ્ટ્રકશન જોઈ શકો છો તેને આ મશીન લેન્ગવેજ પ્રોગ્રામમાં ઈન્સ્ટ્રકશનના સેટમાં કન્વર્ટ કરવાનું છે આપણે કહી શકીએ કે આ હાઈ લેવલ લેન્ગવેજ સ્ટેટમેંટ ની દરેક ઈન્સ્ટ્રકશન હાઈ લેવલ લેન્ગવેજ પ્રોગ્રામ એ મશીન લેન્ગવેજ પ્રોગ્રામ ના સેટમાં કન્વર્ટ કરી શકાય છે અને તે મશીન લેન્ગવેજ સ્ટેટમેંટમાં જોવા મળશે આ જોબ આપવામાં આવે છે અને હું કહી શકીશ કે જોબ આ પ્રોબ્લેમ ની સમાન છે તો ધારો કે અમને એક એરિયા આપવામાં આવે છે એક રેક્ટેન્ગ્યુંલર એરિયા આપવામાં આવે છે અને તમને કેટલીક પેટર્ન આપવામાં આવે છે તમને કેટલીક રેક્ટેન્ગ્યુંલર પેટર્ન આપવામાં આવી છે કદાચ આ પેટર્ન પછી તમને આ નાની પેટર્ન મળી હશે તેથી તમને તે આપવામાં આવે છે અને આવી ઘણીબધી પેટર્ન આપવામાં આવે છે અને તમારું કાર્ય આ પેટર્નનો ઉપયોગ કરીને આ બ્લોક ભરવાનું છે આ પેટર્નનો ઉપયોગ કરીને તમારે આ બ્લોક્સ ભરવા પડશે હવે હું ફિલ અપ કરવાનો પ્રયત્ન કરું તો શું થશે ધારો કે મેં અહીં એક મોટો બ્લોક મૂક્યો છે તો આ પાર્ટ આ બાકીના પાર્ટ માટે કદાચ મને યોગ્ય બ્લોક ન મળે મેં એક બ્લોક મૂક્યો જે કંઈક આવો છે અને પછી આ વેસ્ટેડ પાર્ટ છે અને પછીથી હું તેને કટ કરી નાખીશ અમુક અર્થમાં હું કહી શકું છું કે જો આ મોટો રેક્ટેન્ગલ જે મેં દોર્યો છે આ તે પ્રોગ્રામ છે જેના માટે હું કોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું અને આ ટેમ્પલેટ જે મારી પાસે છે તેઓને મશીનની ઈન્સ્ટ્રકશન માનવામાં આવે છે પછી જાણે હું આ રેક્ટેન્ગ્યુંલર દ્વારા આ ઈન્સ્ટ્રકશન દ્વારા આ પ્રોગ્રામના લોજીક ને કવર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ કેટલીક ઈન્સ્ટ્રકશન કોમ્પ્લેક્સ છે અને કેટલીક ઈન્સ્ટ્રકશન સિમ્પલ છે પરંતુ મને એક્ઝેક્ટ મેચ મળી શક્યું નથી આ પાર્ટના કેલ્ક્યુલેશન માટે હું આ ઈન્સ્ટ્રકશન નો ઉપયોગ કરું છું અને કદાચ આ ઈન્સ્ટ્રકશનના કેટલાક ઓપરેન્ડ્સ હું ઝીરો બનાવું છું મારા પ્રોગ્રામ માટે આ પાર્ટનો કોઈ અર્થ નથી હું આ રીતે તે કરી શકું છું એશેન્શીયલી શું થઈ રહ્યું છે આ ઈન્સ્ટ્રકશનનો હું તે હેતુ માટે ઉપયોગ કરી રહ્યો છું હવે બીજી પરિસ્થિતિ નો વિચાર કરો જ્યાં તમને સમાન પ્રોબ્લેમ આપવામાં આવ્યો છે પરંતુ તમારી પાસે જે બ્લોક્સ છે તે બધા એક જ સાઈઝ ના છે અને તે એકદમ નાના છે પરંતુ તે બધા એક જ સાઈઝના છે પછી તમે આના જેવી ફીલિન્ગ કરી શકો છો આપણે આ ફેશન ને ફીલિન્ગ રૂપે કરી શકીએ છીએ અને તે પોસીબલ છે કે તમારી પાસે જે વેસ્ટેજ થશે તે અગાઉના કિસ્સાની તુલનામાં ઘણું ઓછું હશે RISC ના કિસ્સા માં આવું થાય છે હવે RISC ના કિસ્સામાં આ ઈન્ડીવીડ્યુઅલ ઈન્સ્ટ્રકશન આ બોક્સ જેવી છે અને આ તમામ બોક્સ નેચર માં સમાન છે તેમની સાઈઝ વધારે કે ઓછી હશે તેમના એક્ઝીક્યુશન માટે જે સમય જરૂરી છે તે વધારે કે ઓછો હશે તે રીતે આ બધી ઈન્સ્ટ્રકશન વધારે કે ઓછી સાઈઝ કે સમાન ડયુરેશન ની હશે CISC પ્રોસેસર્સથી અલગ જ્યાં ઈન્સ્ટ્રકશન આર્બીટ્રેરી સાઈઝ ની હોય છે સાઈઝ બદલાઈ પણ શકે છે ઉદાહરણ તરીકે જો તમે 8086 પ્રોસેસર માં તપાસ કરશો તો તમે જોશો કે મૂવ ઈન્સ્ટ્રકશન પોતે 2 બાઇટ્સ થી 6 બાઇટ્સ સુધીની સાઈઝ ધરાવે છે પરિણામ સ્વરૂપે એક્ઝીક્યુશન ને જોઈએ તો તે ઈન્સ્ટ્રકશનને લાવવામાં પોતે જ અલગ અલગ સમય લેશે જો આપણે ઈન્સ્ટ્રકશનના એક્ઝીક્યુશનને ધ્યાનમાં લઈએ તો કેટલીક ઈન્સ્ટ્રકશન છે ઉદાહરણ તરીકે જે એક સિમ્પલ શિફ્ટ ઑપરેશન કરે છે જેમાં માત્ર ત્રણ સાયકલ લાગી શકે છે જ્યારે જો તમે મલ્ટીપ્લીકેશન ઑપરેશન લઈ રહ્યાં હોવ તો તે 60 થી 70 સાયકલ લેશે આ રીતે તે ડીપેન્ડ કરે છે ઈન્સ્ટ્રકશનના આધારે એક્ઝીક્યુશનનો સમય અને સાઈઝ બદલાશે તો શું આપણે કંઈક સારું કરી શકીએ અગાઉ આ પ્રોસેસર ડિઝાઇન ટીમ અને કમ્પાઇલર ડિઝાઇન ટીમ એ સ્વતંત્ર રીતે કામ કરતા હતા અને પછી આ પ્રોસેસર ડિઝાઇનરો કોમ્પ્લેક્સ ઈન્સ્ટ્રકશન સાથે આવતા હતા પરંતુ ઘણા કિસ્સાઓમાં તે કોમ્પ્લેક્સ ઈન્સ્ટ્રકશનનો ઉપયોગ કમ્પાઇલર ડિઝાઇનરો દ્વારા કરવામાં આવતો નથી તેથી આ RISC ફિલોસોફી તે પોઈન્ટ પરથી આવી છે જ્યાં કમ્પાઇલર ડિઝાઇનરોને ઈન્સ્ટ્રકશન સમાન સાઈઝ ની હોવી જરૂરી છે અને આ ઈન્સ્ટ્રકશન સમાન ડ્યુરેશન ની હોવી જોઈએ જેથી આપણે આ ઇક્વેશન માટે કોસ્ટ ની આગાહી કરી શકીએ અને આપણે સરળતાથી રીઝલ્ટીંગ પ્રોગ્રામની સાઈઝની આગાહી કરી શકીએ પછી રીઝલ્ટીંગ પ્રોગ્રામ માટે એક્ઝેક્યુશન નો સમય વિષે પણ કહી શકીશું તમે તે વસ્તુઓ ખૂબ જ સરળતાથી કહી શકો છો આ તે ઓબ્જેક્ટીવ છે જેની સાથે આ RISC કોમ્પ્યુટર સ્કીમ અને આ CISC વચ્ચેનો એક કોન્ટ્રાસ્ટીંગ ડીફરન્સ એ ઈન્સ્ટ્રકશનની સાઈઝના સંદર્ભમાં છે બીજા કોન્ટ્રાસ્ટીંગ ડીફરન્સ જે તમને મળશે તે રજીસ્ટર ની દ્રષ્ટિએ છે RISC પ્રોસેસર્સના કિસ્સામાં આપણે જોઈશું કે પ્રોસેસરને મોટી સંખ્યામાં રજિસ્ટર મળ્યા છે CISC થી અલગ મળ્યા છે આ RISC પ્રોસેસર્સ પાસે મોટી સંખ્યામાં રજિસ્ટર છે જે ઈન્સ્ટ્રકશનના એકઝીક્યુશનમાં મદદ કરે છે આપણે જોયું તેમ જો CPU રજીસ્ટરમાં અમુક ઈન્સ્ટ્રકશનના ઓપરેન્ડ ઉપલબ્ધ હોય તો એકઝીક્યુશન સૌથી ઝડપી હશે આ રીતે RISC પ્રોસેસર એ જો તેની પાસે મોટી સંખ્યા માં રજીસ્ટર હોય તો કમ્પાઈલર ડીઝાઈનર તે રજીસ્ટરો પર સંખ્યાબંધ ટેમ્પરરી વેરિએબલ મૂકી શકે છે અને સિસ્ટમ ને ઝડપી બનાવી શકે છે ડિઝાઇનને ઝડપી બનાવી શકે છે RISC પ્રોસેસરને ડિઝાઇન કરવા પાછળની ફિલોસોફી તે છે આ ARM ઓરિજિનલી 32 બીટ RISC આર્કિટેક્ચર તરીકે પ્રોપોસ્ડ થયેલ છે ARM કોર્પોરેશન દ્વારા ડેવલપ્ડ કરવામાં આવ્યું છે અગાઉ Acron RISC મશીન તરીકે ઓળખાતું હતું તે એવી કંપનીઓ ને લાઇસન્સ આપવામાં આવે છે જે ARM આધારિત CPUs અથવા SOC નું ઉત્પાદન કરવા માંગે છે હવે આ બીજી ખૂબ જ ઈંટરેસ્ટિંગ બાબત છે તમને ક્યારેય એવી કોઈ ચિપ મળશે નહીં જેનું નામ ARM હોય તમને 8051 8085 નંબરવાળી ચિપ્સ મળશે પરંતુ તમને ARM નામવાળી કોઈ ચિપ મળશે નહીં કારણ કે આ ARM કંપની એ કોઈપણ ચિપનું ઉત્પાદન કરતી નથી તેઓ શું કરે છે તેઓ ડિઝાઇન કરે છે અને તેનાથી વિવિધ કંપનીઓને લાઇસન્સ આપવામાં આવે છે જેમ કે તમે XP માં શોધી શકો છો તમે ST માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ STM સીરિઝ અને તેવું ઘણું શોધી શકો છો તમે વિવિધ સીરિઝ શોધી શકો છો પરંતુ તેમાંથી કોઈ પણ ARM તરીકે માર્ક્ડ કરવામાં આવશે નહીં તેમની પાસે તેમનું પોતાનું પ્રોસેસર છે અને તેઓની જરૂરિયાતો ને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યા છે અને તેથી ARM આધારિત CPU ડિઝાઇન આપણે કરી શકીએ છીએ તેથી સોફ્ટકોર્સ એ ડિસ્કરીપ્શન ના સંદર્ભમાં ઉપલબ્ધ છે તમે લાઇસન્સ ફી ચૂકવીને ARM માંથી તે લઈ શકો છો અને પછી તમે તમારી જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકો છો સિસ્ટમ પર ચિપ આધારિત ડિઝાઇન માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે જો ચિપ આધારિત ડિઝાઇન હોય કે બોર્ડ આધારિત ડિઝાઇન હોય અથવા PCB ડિઝાઇનથી અલગ હોય તો શું થાય છે તે આપણે જોવા માંગીએ છીએ જ્યાં આ મેમરી પ્રોસેસર પછી અન્ય પેરિફેરલ્સ કે તેઓ ચિપ ડિઝાઇન પર સિસ્ટમના કિસ્સામાં PCB પર અલગ ચિપ્સ તરીકે મૂકવામાં આવે છે તેથી સમગ્ર સિસ્ટમ એક સિલિકોન વેફર પર મૂકવામાં આવે છે તે રીતે તમામ કોમ્યુનિકેશન તે ચિપ કોમ્યુનિકેશન પર બને છે અને સિસ્ટમ એ હાઈર રેટ પર કાર્ય કરે છે પરંતુ તે બાબત માટે તમારે વિવિધ વેંડર્સ પાસેથી સોફ્ટકોર્સ મેળવવાની જરૂર છે અને પછી આપણે તેને ચિપ પર ફેબ્રીકેટ કરવી પડશે આ સારું છે જો તમારી પાસે ARM પ્રકારનું પ્લેટફોર્મ છે તો જો તમે ARM ના પોર્શન લઈ શકો છો જે તમારા કેસ માટે મહત્વપૂર્ણ છે અને તમે અન્યને ડિસ્કાર્ડ કરી શકો છો તો આ રીતે તમારી પાસે વેફર સ્પેસ ની સારી યુટિલિટી હોઈ શકે છે આ બોર્ડ બેઝ ડિઝાઇનથી અલગ છે જ્યાં તમે 8051 ચિપ લો તો આખી ચિપ બોર્ડ પર હોવી જોઈએ તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી આ પ્રકારની ફિલોસોફી એ જેની પાસે લાઇસન્સ છે તેમના પોતાના પ્રોસેસર્સને ARM ઇન્સટ્રકશન સેટ આર્કિટેક્ચર સાથે મેળ કરવામાં મદદ કરે છે ફર્સ્ટ ફીચર એ છે કે ARM ની કોર્સ ખૂબ જ સરળ છે અને તેમને પ્રમાણમાં ઓછી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર ની જરૂર છે કોર એ ખૂબ જ સિમ્પલ બનાવવામાં આવે છે જો તેને ઓછી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર ની જરૂર હોય તો તેનો અર્થ એ કે મેં કહ્યું તેમ એકંદરે સિલિકોન વેફર માં તમને બીજા કોમ્પોનેંટ મૂકવા માટે ઘણી જગ્યા ઉપલબ્ધ છે તમારી પાસે સિલિકોન ફ્લો પર બીજા કાર્યોને સમજવા માટે પૂરતી જગ્યા છે હવે ઇન્સ્ટ્રક્શન સેટ આર્કિટેક્ચર અને પાઇપલાઇન ડિઝાઇન નો ઉદ્દેશ્ય એનર્જી કંઝપશન ને ઘટાડવાનો છે તઆ બીજી મહત્વપૂર્ણ બાબત છે ઇન્સટ્રકશન સેટ આર્કિટેક્ચર જોઈએ તો જેમ કે તમારી પાસે જે ઇન્સટ્રકશન રજિસ્ટર અને બીજું બધું છે અને સમગ્ર ડિઝાઇન એ પાઇપલાઇન ડિઝાઇન છે અને એકંદરે આપણો ઉદ્દેશ્ય એનર્જી કંઝપશનને ઘટાડવાનો છે આ પાવર એ ખૂબ જ મહત્વપૂર્ણ કન્સર્ન છે જ્યારે આપણને આ એમ્બેડેડ એપ્લિકેશન્સ મળી છે અને તે રીતે આ પાવર મિનિમાઇઝેશન એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે તેથી એનર્જી કંઝપશન જો આપણે તેને ઘટાડી શકીએ તો તે ચોક્કસપણે મદદરૂપ છે આજની જેમ જો આપણે સેલ ફોન ખરીદી રહ્યા છીએ તો તેને ખરીદવા માટેનો એક ટીપીકલ ક્રાઇટેરિયા એ ફોનની સાઇઝ છે તે સાઇઝ એ ડિસ્પ્લે નો એક પાર્ટ છે આપણને રીઝનેબલી મોટું ડિસ્પ્લે જોઈએ છે પરંતુ તે જ સમયે તેનો બીજો ભાગ બેટરી છે તમે જોશો કે બેટરીની સાઈઝ એ ડિઝાઇનની અન્ય સર્કિટરી ની જેમ સમાન રેટ સાથે ઘટતું નથી જો તમે નાની સાઇઝની બેટરી લગાવો તો તેનો અર્થ એ છે કે રિચાર્જ કર્યા વિના સિસ્ટમ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં તેથી જો તમે આ પાવર કંઝપશન ઓછો કરી શકો તો તેનો અર્થ એ કે તમે આ બેટરીની સાઈઝ ઘટાડી શકો છો અથવા તમે ડીવાઈસને રિચાર્જ કરો તે સમયને વધારી શકો છો આ ARM પ્રોસેસર 16 બીટ થમ્બ ઈન્સ્ટ્રકશન માટે કેપેબલ છે અન્ય પ્રોસેસરોથી અલગ ARM પ્રોસેસર્સ પાસે બે ઈન્સ્ટ્રકશન સેટ છે એક ઈન્સ્ટ્રકશન સેટને ARM કહેવામાં આવે છે જે 32 બીટ ઈન્સ્ટ્રકશન સેટ છે અન્ય ઈન્સ્ટ્રકશન સેટને થમ્બ કહેવામાં આવે છે જે 16 બીટ ઈન્સ્ટ્રકશન સેટ છે તેથી 32 બીટ પર 16 બીટ ઈન્સ્ટ્રકશન સેટ કરીને તમે જે મોટો ફાયદો મેળવો છો તે એ છે કે તમારી મેમરી 32 બીટ વર્ડ્સ તરીકે ગોઠવવામાં આવે છે જો તમે મેમરી ઍક્સેસ કરી રહ્યાં છો તો એક ઍક્સેસમાં તમને હવે બે ઈન્સ્ટ્રકશન મળી રહી છે આ રીતે તે બને છે મેમરી એક્સેસની સંખ્યા ઘટાડી શકાય છે તેને અડધી કરી શકાય છે અને એક અક્ષીસ માં તમને બે ઈન્સ્ટ્રકશન મળી રહી છે આ રીતે સમગ્ર ઓપરેશન ને ઝડપી બનાવી શકાય છે અને બસ માં આ ટ્રાન્ઝીશન પણ ઓછી હશે તમારે ઘણી બધી મેમરી એક્સેસ કરવાની જરૂર નથી આ બસ ની અક્ટિવિટી પણ ઓછી હશે તો રિઝલ્ટ સ્વરૂપે પાવર કંઝમપશન પણ ઓછો થશે આ પ્રોસેસરોને કારણે તમે હાઈર પર્ફોર્મન્સ મેળવી શકો છો આપણે જોઈશું કે ત્યાં ઘણી ઈંટરેસ્ટિંગ ડિઝાઇન ના ફીચર્સ છે જે પ્રોસેસરને ઝડપી બનાવે છે મોડ્યુલર આર્કિટેક્ચર નો અર્થ એ છે કે સમગ્ર ડિઝાઇન ને તમારી જરૂરિયાત મુજબ સબ મોડ્યુલોમાં ડિવાઈડ કરી શકાય છે અને તમે કહી શકો કે મને આ મોડ્યુલની જરૂર છે અથવા મને તે મોડ્યુલની જરૂર નથી તમે તે મોડ્યુલ લઈ શકો છો ઉદાહરણ તરીકે તમે શોધી શકો છો કે આની ઉપરની સિક્યોરિટી ARM પ્રોસેસર એડવાન્સ્ડ વર્ઝન તેઓએ તેમાં સિક્યોરિટી મોડ્યુલો પણ બનાવ્યા છે જો તમને નાની એમ્બેડેડ એપ્લિકેશનો માટે સિક્યોરિટી મોડ્યુલોની જરૂર નથી તમે તે સિક્યોરિટી મોડ્યુલોને તમારા ઓપરેશન માં મૂકશો નહીં એ જ રીતે સિગ્નલ પ્રોસેસિંગ જોબ્સ માટે જવાબદાર એવા મોડ્યુલ છે DSP અલ્ગોરિધમ્સ અહીં વધુ સારી રીતે ચાલશે તમારા કેસ માટે ત્યાં DSP એલ્ગોરિધમ ચલાવવાની જરૂર નથી તમે DSP સબ મોડ્યુલોને ઇગ્નોર કરી શકો છો આ રીતે તે મોડ્યુલર આર્કિટેક્ચર છે તમે તમારી ડિઝાઇન માટે જરૂરી મોડ્યુલોનો સેટ પસંદ કરી શકો છો એકમાત્ર મેંડેટરી પાર્ટ ઇંટીજર પાઇપલાઇન છે સિસ્ટમનો પાર્ટ જે ઇંટીજર ઓપરેશન કરે છે તે પાર્ટ મેંડેટરી છે કોઈપણ ઇંટીજર ઇન્સટ્રકશન એક્ઝિક્યુટ થશે તેથી ઇંટીજર સાથે એડિશન સબટ્રેકશન મલ્ટીપ્લિકેશન ડિવિઝન થશે તેથી તે પાર્ટ ત્યાં હશે અને બાકી બધા ઓપ્શનલ છે તમે તેનો ઉપયોગ કરી શકો છો અથવા ન પણ કરી શકો આ ARM પ્રોસેસરમાં અન્ય એક ખૂબ જ ઈંટરેસ્ટિંગ ફીચર છે જે બિલ્ટ ઇન JTAG પોર્ટ છે આ JTAG પોર્ટમાં બનેલ છે આનો ઉપયોગ સર્કિટ ઇમ્યુલેશન માટે થાય છે ચાલો હું ફક્ત આ સ્પષ્ટ કરું તે શું છે ધારો કે હું કોઈ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યો છું આ એપ્લીકેશન કોડ છે જે મેં કેટલીક માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામિંગ લેંગવેજ માં લખ્યો છે અને આ PC પર તે ડેવલપ કરવામાં આવ્યો છે આ એક PC છે જેના પર મેં ત્યાં મારો પ્રોગ્રામ ડેવલપ કર્યો છે અને પછી આ PC અથવા આ પર્સનલ કોમ્પ્યુટર તેમાં આગળ સિમ્યુલેટર હોઈ શકે છે તેમાં માઇક્રોકન્ટ્રોલર માટે સિમ્યુલેટર હોઈ શકે છે અને હું આ પ્રોગ્રામને સિમ્યુલેટ કરી શકું છું અને ચેક કરી શકું છું કે આ પ્રોગ્રામ યોગ્ય રીતે ચાલી રહ્યો છે કે નહીં અને તે આપણને જે જોઈએ છે તે વેલ્યૂ આપે છે કે કેમ તે પછી એક ડેવલપમેન્ટ પ્લેટફોર્મ હશે ડેવલપમેન્ટ બોર્ડ કે જેના પર આપણે આ કંપાઇલ્ડ પ્રોગ્રામ ડાઉનલોડ કરી શકીએ છીએ એકવાર આપણે સિમ્યુલેશનથી સેટિસફાઇડ થઈ જઈએ કે મારો પ્રોગ્રામ યોગ્ય રીતે કામ કરી રહ્યો છે તેથી હું આ પ્રોગ્રામ ડાઉનલોડ કરી શકું છું અને હવે આના પર એકવાર પ્રોગ્રામ ડાઉનલોડ થઈ જાય તો પછી હું આ સિસ્ટમ ને બહાર કાઢી શકું છું અને આ એકલી સિસ્ટમ તરીકે કાર્ય કરી શકે છે ઉદાહરણ તરીકે જો હું ટ્રાફિક લાઇટ કંટ્રોલર નું ઉદાહરણ આપું છું અહીં સિમ્યુલેશન કર્યા પછી મને દેખાશે કે તે બરાબર કામ કરી રહ્યું છે હું આ પ્રોગ્રામને કેટલાક ડાઉનલોડિંગ મિકેનિઝમ દ્વારા ડાઉનલોડ કરું છું અને પછી હું આ સિસ્ટમને લોડ પર લઈ જાઉં છું અને ત્યાં હું તેને ઇન્સ્ટોલ કરું છું અને ટ્રાફિક લાઇટ કંટ્રોલર પ્રોગ્રામ ચલાવવાનો પ્રયાસ કરું છું હવે મુશ્કેલી એ છે કે તે પ્રોગ્રામ કરતી વખતે જ્યારે હું સિમ્યુલેટ કરી રહ્યો છું તો તે બરાબર કામ કરી રહ્યું છે પરંતુ જ્યારે મેં એક્ચ્યુયલ ચિપ પર ડાઉનલોડ કર્યું છે એટલે કે 8051 માઇક્રોકન્ટ્રોલર પર તો તે યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી શા માટે માઇક્રોકન્ટ્રોલરમાં જાતે જ કોઈ ફોલ્ટ થઈ શકે છે ઉદાહરણ તરીકે તેને એક રજિસ્ટર મળ્યું છે તે રજિસ્ટર તેનો એક ચોક્કસ પાર્ટ હોઈ શકે છે જેમ કે બીટ નંબર 4 એ પરમેનેંટલી 1 અથવા પરમેનેંટલી 0 છે આપણે તે બીટ બદલી શકતા નથી તેથી તે બીટ હંમેશા 1 છે નેચરલી તે માઇક્રોકન્ટ્રોલર આ પ્રોગ્રામ ને યોગ્ય રીતે ચલાવી શકશે નહીં કારણ કે A રજિસ્ટર માટે બીટ હંમેશા 1 છે સિમ્યુલેશન માં તમે આ એરર ને પકડી શકતા નથી કારણ કે સિમ્યુલેશનમાં બધું ફક્ત તે PC પર જ ચાલે છે તમે કંઈપણ કરી શકતા નથી પરંતુ જ્યારે તમે તેને ટાર્ગેટ પર ડાઉનલોડ કરી રહ્યાં છો અને પછી તમે તે વ્યવસ્થિત ચાલી રહ્યું છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમે શોધી શકો છો કે તે વ્યવસ્થિત ચાલી રહ્યું નથી અને તમારે કારણ શોધવાની જરૂર છે જેમ કે તે શા માટે વ્યવસ્થિત કામ કરી રહ્યું નથી અને તે બાબત માટે જો તમને શંકા છે કે A રજિસ્ટરમાં કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે તો તમારે A રજિસ્ટરના કન્ટેન્ટ ને જોવાની જરૂર છે હવે તમે તે કેવી રીતે કરશો ત્યાં કોઈ મિકેનિઝમ હોવું જોઈએ જેના દ્વારા આ PC હવે આ પ્રોસેસર સાથે વાત કરી શકશે અને તે તેની અંદરના વિવિધ રજિસ્ટર ના કન્ટેન્ટ ને મેળવી શકશે વેલ્યૂ તપાસી શકશે સર્કિટ ઇમ્યુલેશન જેવી વસ્તુમાં આનો અર્થ બરાબર છે ત્યાં એક JTAG પોર્ટ છે હકીકતમાં આમાંના ઘણા એડવાન્સ્ડ પ્રોસેસરોમાંથી તેમની પાસે હવે આ JTAG પોર્ટ છે જે ડિબગીંગ હેતુ માટે છે અને આપણને આ સર્કિટ ઇમ્યુલેટરમાં મળ્યું છે પછી તમે આ પ્રોગ્રામ્સને સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકો છો અને તે સંપૂર્ણ રીતે ડીબગ કરવાની મંજૂરી તમને આપશે તે રીતે સિસ્ટમ ઓપરેટ થાય છે જેથી તમે આ મિકેનિઝમ ICE મિકેનિઝમ દ્વારા વિવિધ રજિસ્ટરનો સ્નેપશોટ લઈ શકો અને પછી તમે એનાલાઇઝ્ડ કરવાનો પ્રયાસ કરી શકો કે તે પ્રોબ્લેમ શું છે જ્યારે તમે કેટલાક PC જેવા ડેવલપ્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એમ્બેડેડ એપ્લીકેશનો ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે આ એક ખૂબ જ ઇમ્પોર્ટેંટ ફીચર છે આ ARM પ્રોસેસરની બ્રીફ હિસ્ટરી પર એક નજર નાખીએ તો તે 1985 માં 26 બીટ કોમર્શિયલ RISC પ્રથમ કોમર્શિયલ RISC તરીકે શરૂ થયું હતું 26 બીટ કે જે 1987માં ARM 1 તરીકે ઓળખાતું હતું તે વર્ઝન 2 કોપ્રોસેસર સપોર્ટ સાથે આવ્યું હતું તે ARM 2 ARM 3 પ્રોસેસર્સના ટાઈપ માં લાગુ કરવામાં આવ્યું હતું પછી 1992 માં આપણને વર્ઝન 3 મળ્યું તેમાં હવે 32 બીટ પ્રોસેસર છે અને ત્યાં મેમરી મેનેજમેન્ટ યુનિટ છે પછી ત્યાં એક મલ્ટીપ્લાય એકમ્યુલેટ યુનિટ છે તે ઇંટ્રોડ્યુસ્ડ કરવામાં આવ્યું છે તે મુખ્યત્વે સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન્સ માટે ઉપયોગી છે અને તેનો વધારે ઇમ્પ્લીમેન્ટેશન ARM 6 અને ARM 7 છે પછી 1996 માં વર્ઝન 4 આવ્યું એટલે કે આપણી પાસે થંબ ઇન્સટ્રકશન સેટ હતી અને પછી તેની સાથે આપણને થંબનો ઇન્સટ્રકશન સેટ પણ મળ્યો અને આપણી પાસે જે ઇમ્પ્લીમેન્ટેશન છે તે ARM 7 TDMI ARM 8 ARM 9 સ્ટ્રોંગ ARM છે આ વિવિધ ઇમ્પ્લીમેન્ટેશન છે જે આ માટે ઉપલબ્ધ છે જેને થંબ ઇન્સટ્રકશન સેટ મળ્યો છે 1999 માં આપણને આ DSP અને જેઝેલ એક્સ્ટેન્શન મળ્યું આ કેટલીક વધારાની કો પ્રોસેસિંગ સુવિધાઓ છે જે ARM 10 પ્રોસેસરમાં ઉપલબ્ધ છે પછી આપણને આ 2001 નું SIMD મળ્યું થંબ 2 થંબ ઈન્સ્ટ્રકશન સેટનું બીજું એક્સ્ટેનડેડ વર્ઝન છે થંબ 2 આવ્યો પછી સિક્યોરીટી માટે આ ટ્રસ્ટ ઝોન આવ્યો પછી આ મલ્ટિપ્રોસેસિંગ ફેસીલીટી આવી તેઓ ARM 11 અને પ્રોસેસર્સના પ્રકારમાં ઉપલબ્ધ છે પછી આપણને તે મળ્યું તે પછી ARM એ ત્રણ અલગ અલગ પ્રોફાઇલ્સ ડેવલપ કરી સર્વર સાઈડ તરફ તેઓને ARM મળ્યું છે તેઓને આ A સીરીઝ મળી છે પછી માઇક્રોકન્ટ્રોલર્સ માટે તેમની પાસે M સીરીઝ છે અને રીઅલ ટાઇમ પ્રોસેસિંગ માટે ત્યાં R સીરીઝ છે કે ત્યાં ત્રણ અલગ અલગ પ્રોફાઇલ સ્કીમ્સ છે અને અન્ય ઘણી વધારાના ફીચર્સ છે જેમ કે આ સિક્યોરીટી અને આ ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન ફીચર્સને તેઓ રજૂ કરે છે આ રીતે તે ઓપરેટિવ્સ માં છે અત્યારે આપણી પાસે માઇક્રોકન્ટ્રોલર ઓપરેશન માટે ARM નું વર્ઝન છે જે આ કોર્ટેક્સ સીરીઝ અને કોર્ટેક્સ m 3 m 4 પ્રકાર ના પ્રોસેસર્સ છે તે કરંટ વર્ઝન છે જે આપણી પાસે છે આપણે આ ARM આર્કિટેક્ચરની તપાસ કરીશું તે શા માટે આટલું ઈંટરેસ્ટીંગ છે તે હાલના ઘણા પ્રોસેસરો કરતાં શા માટે વધુ સારું છે જો તમે બ્લોક ડાયાગ્રામ માં જુઓ તો આ વસ્તુ એ છે કે જે ત્યાં તમારી પાસે હોઈ શકે છે મારે કહેવું જોઈએ કે હું ALU થી શરૂઆત કરીશ ત્યાં એક 32 બીટ ALU છે જે ત્યાં છે અને ત્યાં એક રજીસ્ટર બેંક છે જેને 31 32 બીટ રજીસ્ટર પ્લસ 6 સ્ટેટસ રજીસ્ટર છે મેં કહ્યું કે તે RISC આર્કિટેક્ચર અને તેના રજિસ્ટર્ડ આર્કિટેક્ચર સાથે છે તમે જુઓ ત્યાં 31 32 બીટ રજિસ્ટર પ્લસ 6 સ્ટેટસ રજિસ્ટર છે તે રીતે મોટી સંખ્યામાં રજિસ્ટર છે પછી ALU 32 બીટ છે અને તે ઑપરેશન માટે તમારી પાસે એક ડેટા આ A બસ દ્વારા આ ALU સુધી આવી શકે છે બીજો ડેટા આવી શકે છે કાં તો આ રજિસ્ટરમાંથી અથવા આ મેમરી માંથી આ મારફતે આવી શકે છે અથવા ઈન્સ્ટ્રકશન માંથી આવી શકે છે અને તે એ છે કે આપણે સામાન્ય રીતે તેને B બસ કહીએ છીએ અને આ ALU પહેલાં બેરલ શિફ્ટર મૂકવામાં આવે છે બેરલ શિફ્ટરનો ઉપયોગ ઓપરેન્ડ ના બિટ્સને શીફટીંગ કરવા માટે થાય છે એક ઈન્સ્ટ્રકશન માં તમે ફર્સ્ટ ઓપરેન્ડ ને સીધું મોકલી શકો બીજું ઓપરેન્ડ તમે કહી શકો કે ખરેખર અમુક બિટ્સ દ્વારા તે શિફ્ટ કરવામાં આવ્યું છે જેમ કે જો તમે કોઈ ઑપરેશન કરવા માંગતા હોવ તો કહો કે x બરાબર x પ્લસ y ડાબી તરફ 2 બિટ્સ શિફ્ટ કરેલ છે સામાન્ય પ્રોસેસર માટે સૌ પ્રથમ તમારે ડાબી y તરફ શિફ્ટ કરવી પડશે અને પછી તમારે xy ને એડ કરવું પડશે બે ઈન્સ્ટ્રકશનની જરૂર પડશે પરંતુ ARM પ્રોસેસર્સના કિસ્સામાં તમે ખાલી કહી શકો છો કે xySHL 2 ને એડ કરો તે આના જેવું કંઈક હશે આનો અર્થ એ થશે કે બીજો ઓપરેન્ડ એટલે કે તેને 2 બિટ્સ દ્વારા શિફ્ટ કરવામાં આવશે અને પછી માત્ર એડીશન કરવામાં આવશે એક જ ઈન્સ્ટ્રકશન દ્વારા આપણે આ વસ્તુ કરી શકીએ છીએ આ બીજું છે આ બેરલ શિફ્ટર આ ALU ની ટોપ પર છે તે આ પ્રક્રિયા માં મદદ કરે છે તે સિવાય આપણને આ મળ્યું છે જે પોઈન્ટ કરવા માટેનો બીજો ઈંટરેસ્ટીન્ગ મુદ્દો એ છે કે ALE સિગ્નલ છે અન્ય પ્રોસેસર્સ ના કિસ્સા માં ALE સિગ્નલ કે જે આપણે જોયું છે તેઓ પ્રોસેસરમાંથી બહાર જઈ રહ્યા હતા કારણ કે તેનો ઉપયોગ એડ્રેસ ના ડેટા ને ડિમલ્ટિપ્લેક્સ કરવા માટે થતો હતો પરંતુ અહીં ALE સિગ્નલનો હેતુ કંઈક બીજો છે અહીં જો મેમરી ચિપ સ્લો હોય તો તે પ્રોસેસરને એડ્રેસ બાર પર એડ્રેસ રાખવા રીક્વેસ્ટ કરી શકે છે તે મુજબ ALE સિગ્નલ વધારી શકે છે પ્રોસેસર આ એડ્રેસ રજિસ્ટરના કન્ટેન્ટ ને આ એડ્રેસ બસ પર ALE પર અવેલેબલ કરશે જ્યાં સુધી આ ALE સિગ્નલ વધારે નહીં થાય આ ALE ની દિશા પ્રોસેસર તરફ છે જે પહેલા આપણી પાસે હતી તેનાથી અલગ કારણ કે ALE પ્રોસેસરમાંથી બહાર આવી રહ્યું હતું જે મેમરી ચિપ્સ પર અન્ય કંટ્રોલ માં જઈ રહ્યું હતું